આ મોડ્યુલમાં આપનું સ્વાગત છે છેલ્લા મોડ્યુલમાં આપણે બેન્ડ પાસ ફિલ્ટર્સ નો અભ્યાસ કરેલો હતો આ મોડ્યુલમાં આપણે બેન્ડ રિજેક્ટ ફિલ્ટર્સને બરાબર ભણી રહ્યા છીએ તો બેન્ડ રિજેક્ટ ફિલ્ટર્સ શું છે અને તેનો અમલ કેવી રીતે કરી શકાય તમે ફરીથી એક પેસીવ બેન્ડ રિજેક્ટ ફિલ્ટર જોશો અને આપણે એક એક્ટીવ બેન્ડ રિજેક્ટ ફિલ્ટર જોશું આપણે બંને ફિલ્ટર્સ જોઈશું અને તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે જોઈશું આપણે જોઈશું કે અમે તમને શું બતાવી શકીએ છીએ પ્રથમ ચાલો સૈદ્ધાંતિક દૃષ્ટિકોણથી સમજીએ બેન્ડ ફિલ્ટર્સને નકારવા બરાબર શું છે અને તેનો અમલ કેવી રીતે કરી શકાય તેથી જો આપણે સ્ક્રીન પર પાછા જઈએ તો આપણે શું જોઈએ છીએ અહીં આકૃતિ બેન્ડ બતાવે છે જે લીલો રંગ છે ગ્રીન બેન્ડ અથવા આ ચોક્કસ બેન્ડની અંદર ફ્રીક્વન્સી પસાર થવા દેવામાં આવશે નહીં અને તેથી જ આ ફિલ્ટરને બેન્ડ સ્ટોપ ફિલ્ટર પણ કહેવામાં આવે છે અથવા તેને રિજેક્ટ કહેવામાં આવે છે જો કે આ ચોક્કસ બેન્ડની આપણને જરૂર નથી તો તેને બેન્ડ રિજેક્ટ ફિલ્ટર્સ પણ કહેવામાં આવે છે તેથી જો તમે આ ચોક્કસ આકૃતિ જોશો તો આપણે જે જોઈએ છીએ તે ફ્રીક્વન્સીઝનો એક ચોક્કસ બેન્ડ છે જેને આપણે મંજૂરી આપવા માંગીએ છીએ અને ફ્રીક્વન્સીઝનો ચોક્કસ બેન્ડ જેને આપણે મંજૂરી આપવા માંગતા નથી આ ચોક્કસ ફ્રીક્વન્સી ગ્રીન બેન્ડ ને મંજૂરી આપીશું નહીં તેથી તમે આ પ્રકારના ફિલ્ટરને કેવી રીતે ડિઝાઇન કરી શકો છો તે પ્રશ્ન છે ફરીથી તમારે FL જોવું પડશે તમે FH જોઈ રહ્યા છો અને તમે તમારા વોલ્ટેજ અથવા એમ્પ્લિટ્યુડ વિરુદ્ધ ફ્રીક્વન્સી જોઈ રહ્યા છો Y અક્ષ એ તમારું એમ્પ્લિટ્યુડ છે x અક્ષ એ તમારી ફ્રીક્વન્સી છે તેથી નીચેનો આંકડો બેન્ડ સ્ટોપ ફિલ્ટરનો આદર્શ ફ્રીક્વન્સી રીસ્પોન્સ દર્શાવે છે આ આદર્શ છે તમે જોઈ શકો છો કે તે તીક્ષ્ણ છે અમને FL અને FH વચ્ચે આ ચોક્કસ ફ્રીક્વન્સીની જરૂર નથી ઈંટની દીવાલની જેમ તીવ્ર ડ્રોપ કે તીવ્ર ફેરફાર આ આદર્શ છે વાસ્તવિકતામાં જ્યારે તમે જોશો ત્યારે તમે આ જેવું કંઈક જોશો તેથી તે તીક્ષ્ણ નથી તે ઘટી રહ્યું છે તેથી આ એક બેન્ડ છે જેને આપણે આદર્શ રીતે અવરોધિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તેથી બેન્ડ સ્ટોપ ફિલ્ટર લો પાસ અને હાઇ પાસ ફિલ્ટરના સંયોજન દ્વારા રચાય છે હવે બેન્ડ પાસ ફિલ્ટરમાં આપણી પાસે હાઇ પાસ ફિલ્ટર લો પાસ ફિલ્ટર સાથે જોડાયેલ હતું એ તમને યાદ છે બેન્ડ રિજેક્ટ ફિલ્ટરમાં પ્રથમ તબક્કો લો પાસ ફિલ્ટર છે તે હાઇ પાસ ફિલ્ટર સાથે જોડાયેલ છે એ જ તફાવત છે જો તમે બેન્ડ પાસ ફિલ્ટર લો છો તો હાઇ પાસ ફિલ્ટર લો પાસ ફિલ્ટર સાથે શ્રેણી જોડાણ થાય છે અહિ હાઇ પાસ ફિલ્ટર એ તેમનું ઇનપુટ છે લો પાસ ફિલ્ટર એ તેમનું આઉટપુટ છે અને તમે બંનેને જોડો છો જો તમે બેન્ડ રિજેક્ટ ફિલ્ટર વિશે વાત કરો છો તો લો પાસ ફિલ્ટર ઇનપુટ પર છે અને હાઇ પાસ ફિલ્ટર આઉટપુટ પર છે તેથી જ જ્યારે આપણે કહીએ કે બેન્ડ સ્ટોપ ફિલ્ટર લો પાસ અને હાઇ પાસ ફિલ્ટર્સના સંયોજન દ્વારા સમાંતર જોડાણોનું શ્રેણી જોડાણ થાય છે તેથી આ વિશે ચિંતા કરશો નહીં આ એક વધુ વસ્તુ છે જે તમારે સમજવાની છે અહિ જોડાણ સમાંતર છે તે શ્રેણી હતી આ સમાંતર છે તેથી આપણે જોઈશું કે હાઇ પાસને લો પાસ અને લો પાસને હાઇ પાસમાં ફેરવીને જોઇશું બેન્ડ રિજેક્ટ માટે આ પૂરતું નથી તમારે સમાંતર જોડાણને પણ સમજવું પડશે આપણે જોઈશું કે સમાંતર જોડાણ કેવી રીતે કરી શકાય કે તે ફ્રીક્વન્સીઝના ચોક્કસ બેન્ડને બંધ કરશે અહિ નામ પોતે સૂચવે છે કે તેનો ઉપયોગ ફ્રીક્વન્સીઝના ચોક્કસ બેન્ડને રોકવા માટે કરવામાં આવશે કારણ કે હવે તે અનિચ્છનીય ફ્રીક્વન્સીઝને દૂર કરે છે તેને બેન્ડ એલિમિનેશન ફિલ્ટર અથવા બેન્ડ રિજેક્ટ ફિલ્ટર અથવા કાપા ફિલ્ટર પણ કહેવામાં આવે છે આપણે જાણીએ છીએ કે હાઇ પાસ અને લો પાસ ફિલ્ટરથી વિપરીત બેન્ડ પાસ અને બેન્ડ સ્ટોપ ફિલ્ટર્સમાં બે કટ ઓફ ફ્રીક્વન્સીઝ હોય છે જો હું લો પાસ દોરું તો લો પાસમાં એક ફ્રીક્વન્સી હોય છે હાઇ પાસ પાસે પણ FC યોગ્ય છે બેન્ડ પાસ પાસે બે ફ્રીક્વન્સી FL અને FH છે બેન્ડ રિજેક્ટ બે ફ્રીક્વન્સી FL અને FH એક ઉપર અને એક નીચી છે તે આપણે કહી રહ્યા છીએ કે હાઇ પાસ અને લો પાસથી વિપરીત બેન્ડ પાસ અને બેન્ડ સ્ટોપ ફિલ્ટર્સમાં બે ફ્રીક્વન્સી હોય છે તે તમારી FL અને FH છે તે ફ્રીક્વન્સીની ચોક્કસ શ્રેણીની ઉપર અને નીચેથી પસાર થશે અને જેની સર્કિટમાં વપરાતા ઘટકોના મૂલ્યના આધારે કટ ઓફ ફ્રીક્વન્સીઝ પૂર્વ નિર્ધારિત છે તે ઉપરથી પસાર થશે અને નીચે જમણી બાજુથી પસાર થશે આ ઉપરથી પસાર થશે આ ફ્રીક્વન્સીઝના ચોક્કસ બેન્ડની લો પાસ છે જે આપણે સર્કિટમાં યોગ્ય ઘટકોનો ઉપયોગ કરીને નક્કી કરી શકીએ છીએ તે આપણે એક ઉદાહરણ સાથે જોઈશું તેથી તમે જે બરાબર ચર્ચા કરી રહ્યા છો તેનો તમને વધુ સારો ખ્યાલ આવ્યો તો હવે આ કિસ્સામાં આ બે કટ ઓફ ફ્રીક્વન્સીઝ વચ્ચેની કોઈપણ ફ્રીક્વન્સી ઓછી થાય છે ફ્રીક્વન્સીઝ જે આપણે પસાર કરવા માંગીએ છીએ તે સરળતાથી પસાર થશે FL અને FH વચ્ચેની ફ્રીક્વન્સીઝ ઓછી થશે તેથી તેમાં બે પાસ બેન્ડ છે તેમાં બે પાસ બેન્ડ પાસ બેન્ડ એક પાસ બેન્ડ બે અને એક સ્ટોપ બેન્ડ છે 1S 1P 2P બેન્ડ પાસ ફિલ્ટરની આદર્શ લાક્ષણિકતાઓ અહીં બતાવવામાં આવી છે તેથી આ તમારું બેન્ડ રિજેક્ટ ફિલ્ટર છે હવે ચાલો બેન્ડ રિજેક્ટ ફિલ્ટર વિશે વધુ જોઈએ બેન્ડ પાસ ફિલ્ટર પ્રોસસમાં આપણે જોયું છે કે મૂળભૂત RC લો પાસ ફિલ્ટરને RC હાઇ પાસ ફિલ્ટર સાથે જોડીને એક સરળ ફિલ્ટર બનાવવામાં આવે છે જે બે કટ ઓફ ફ્રીક્વન્સીઝની બંને બાજુ ફ્રીક્વન્સીઝનો બેન્ડ પસાર કરશે આપણે તે બરાબર જોયું છે આપણે જોયું છે કે તે લો પાસ ફિલ્ટર છે હાઇ પાસ ફિલ્ટર છે બંને શ્રેણી જોડાણ થયેલા છે અને હવે આપણે ફ્રીક્વન્સીઝ કટ ઓફ ફ્રીક્વન્સીઝની બંને બાજુએ પસાર કરી શકીએ છીએ આપણે આ RC ફિલ્ટર્સ લો પાસ અને હાઇ પાસ ને જોડીને અન્ય પ્રકારના ફિલ્ટર્સ બનાવી શકીએ છીએ જે બે કટ ઓફ ફ્રીક્વન્સીઝ વચ્ચે ફ્રીક્વન્સીઝના આપેલા બેન્ડને અવરોધિત કરે અથવા વધુ પ્રમાણથી ઘટાડી શકે છે આ બેન્ડ રિજેક્ટ અથવા બેન્ડ સ્ટોપ ફિલ્ટર છે તેથી પહેલાના કિસ્સામાં અમે ફ્રીક્વન્સીઝના ચોક્કસ બેન્ડને પસાર કરી રહ્યા છીએ પછીના કિસ્સામાં આપણે ફ્રીક્વન્સીઝના કેટલાક બેન્ડને યોગ્ય રીતે ઘટાડી રહ્યા છીએ તેથી સમાન RC ફિલ્ટર્સનો ઉપયોગ કેટલાક અલગ અલગ કનફિગ્યુરેશન માં બેન્ડ સ્ટોપ ફિલ્ટર મેળવવા માટે અથવા ફ્રીક્વન્સીઝને ઘટાડવા માટે કરી શકાય છે જે આપણે નથી ઈચ્છતા આગળ જો સ્ટોપ બેન્ડ ફ્રીક્વન્સીઝની નાની શ્રેણી પર ખૂબ જ સાંકડી અથવા ખૂબ જ ઓછી હોય તો અન્ય તમામ ફ્રીક્વન્સીઝ પસાર કરતી વખતે તેને સામાન્ય રીતે બેન્ડ નોચ ફિલ્ટર તરીકે ઓળખવામાં આવે છે તેથી જ્યારે તમે આલેખ જુઓ છો જે આના જેવું કંઈક છે તો આ ફ્રીક્વન્સી છે જે ઘટાડે છે માત્ર આ ફ્રીક્વન્સી તે ઘટાડે છે અને તેથી જ તે એક કાપો જેવો દેખાય છે એટલા માટે જો કોઈ સ્ટોપ બેન્ડ અત્યંત સાંકડી હોય તો આ ચોક્કસ કિસ્સામાં આ બેન્ડ રિજેક્ટ ફિલ્ટરને બેન્ડ નોચ ફિલ્ટર પણ કહેવામાં આવે છે આ એટલા માટે છે કારણ કે ફ્રીક્વન્સી રિસ્પોન્સ ઉંચી સિલેક્ટીવીટી સાથે ઉંડો કાપો દર્શાવે છે આપણે ગ્રાફ જોઈ ચૂક્યા છીએ લાક્ષણિક બેન્ડ રિજેક્ટ ફિલ્ટર ફ્રીક્વન્સી રિસ્પોન્સ આકૃતિ 17 માં બતાવેલો છે તો ચાલો જોઈએ કે તે શું છે ગેઇન Vout Vin અમે તમારા પાસ બેન્ડ તરીકે માઇનસ 3 ડીબીને ધ્યાનમાં લઈ રહ્યા છીએ આ તમારો પાસ બેન્ડ છે અને આ તમારો સ્ટોપ બેન્ડ છે તેથી હવે જો હું આ બેન્ડ નોચ અથવા બેન્ડ રિજેક્ટ અથવા બેન્ડ સ્ટોપ ફિલ્ટરની ફ્રીક્વન્સી માટે એક ફેઝ પ્લોટ બતાવુ છું તો અમારી પાસે ફેઝ પ્લોટ છે જે અહીં બતાવવામાં આવ્યો છે ફેઝ શિફ્ટ આના જેવી હોવી જોઈએ fC થી શરૂ કરો પછી તમે ફેઝ શિફ્ટ જોશો તેથી ચાલો આપણે આગળના એક પર જઈએ બરાબર તેથી હવે અહીં આપણે શું જોઈએ છીએ આ ફિલ્ટર લાક્ષણિકતાઓનું પરિવર્તન નોન ઇન્વર્ટીંગ વોલ્ટેજ એમ્પ્લીફાયર અથવા નોન ઇન્વર્ટેડ વોલ્ટેજ ફોલોઅર દ્વારા એકબીજાથી અલગ એક જ લો પાસ અને હાઇ પાસ ફિલ્ટર સર્કિટનો ઉપયોગ કરીને આસાનીથી અમલમાં મૂકી શકાય છે આ બે ફિલ્ટર સર્કિટમાંથી આઉટપુટ પછી વોલ્ટેજ સમર તરીકે જોડાયેલા ત્રીજા ઓપરેશનલ એમ્પ્લીફાયરનો ઉપયોગ કરીને સારાંશ આપવામાં આવે છે હવે તમે લોકો સમજ્યા હશો કે હું તમને એક પછી એક કેમ ભણાવી રહ્યો છું હવે તમે પહેલેથી જ જાણો છો કે જ્યારે હું વોલ્ટેજ ફોલોઅર અને વોલ્ટેજ સરવાળા કરનાર વિશે વાત કરું છું ચાલો આ મુદ્દાને ફરી વખત જોઈએ ફિલ્ટર લાક્ષણિકતાઓનું પરિવર્તન એક જ લો પાસ અને હાઇ પાસ ફિલ્ટર સર્કિટનો ઉપયોગ કરીને સરળતાથી અમલમાં મૂકી શકાય છે અને ત્યારબાદ યુનીટી ગેઇન એમ્પ્લીફાયર મુકી શકાય છે આ તમારું બફર અથવા વોલ્ટેજ ફોલોઅર અથવા યુનિટી ગેઇન એમ્પ્લીફાયર છે તેથી તમારું લો પાસ ફિલ્ટર યુનિટી ગેઇન એમ્પ્લીફાયર સાથે શ્રેણી જોડાણ છે હાઇ પાસ ફિલ્ટરને યુનિટી ગેઇન એમ્પ્લીફાયર સાથે કાસ્કેડ કરવામાં આવે છે આ રીતે તમે તમારું બેન્ડ રિજેક્ટ ફિલ્ટર શરૂ કરો છો અને પછી સિગ્નલ Vin લો પાસ ફિલ્ટરને આપવામાં આવે છે તે હાઇ પાસ ફિલ્ટરને આપવામાં આવે છે ત્યારબાદ વોલ્ટેજ ફોલોઅર અને દરેકનું આઉટપુટ સરવાળા કરતા એમ્પ્લીફાયરને આપવામાં આવે છે આપણે એમ્પ્લીફાયર્સના સારાંશનું સૂત્ર પહેલેથી જ જાણીએ છીએ તેથી આ Vin હશે આ V2 હશે આપણી પાસે અહીં R છે તેથી આપણે જાણીએ છીએ કે તે માઇનસ 1 ભાગ્યા Rf ગુણ્યા V1 V2 V3 વોલ્ટેજમાં છે અથવા તમે પાછા જઈને એમ્પ્લીફાયરના આઉટપુટ વોલ્ટેજ સૂત્રને જોઈ શકો છો તેથી જ્યારે તમે આ જોશો ત્યારે તમને તે બેન્ડ મળશે જે પાસ કરવાની મંજૂરી નથી તમે અહીં આકૃતિ 18 માં આગળ જોશો બેન્ડ સ્ટોપ ફિલ્ટર ડિઝાઇનમાં ઓપરેશનલ એમ્પ્લીફાયર્સનો ઉપયોગ આપણને મૂળભૂત ફિલ્ટર સર્કિટમાં વોલ્ટેજ ગેઇન દાખલ કરવાની મંજૂરી આપે છે બે નોન ઇન્વર્ટીંગ વોલ્ટેજ ફોલોઅરને સરળતાથી લાભ સાથે મૂળભૂત બિન ઇન્વર્ટીંગ વોલ્ટેજમાં રૂપાંતરિત કરી શકાય છે Av 1RfRin જો હું આ યુનિટી ગેઇન એમ્પ્લીફાયરને નોન ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયરમાં રૂપાંતરિત કરી દઉ તો હું ફિલ્ટરનો ગેઇન બદલી શકું છું તે જ અહી લખ્યું છે ઇનપુટ અને ફીડબેક રેઝિસ્ટર્સની ક્રિયા દ્વારા બે નોન ઇન્વર્ટીંગ વોલ્ટેજ ફોલોઅર્સને 1RfRin ના ગેઇન સાથે બેઝિક નોન ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયરમાં સરળતાથી રૂપાંતરિત કરી શકાય છે આમ જો આપણે બેન્ડ સ્ટોપ ફિલ્ટરની જરૂર હોય તો તેના 3 ડીબી કટ ઓફ પોઇન્ટ્સ 1 કિલોહર્ટ્ઝ અને 10 કિલોહર્ટ્ઝ અને વચ્ચે 10 ડીબીનો સ્ટોપ બેન્ડ ગેઇન જોઈએ અને તો આપણે સરળતાથી લો પાસ ફિલ્ટર અને હાઇ ફિલ્ટર સાથે ડિઝાઇન કરી શકીએ છીએ આ જરૂરિયાતો અને ફક્ત આપણી વિશાળ બેન્ડ બેન્ડ પાસ ફિલ્ટર ડિઝાઇનથી તેમને એકસાથે શ્રેણી જોડાણ્ કરો તેથી તે સમજવું ખૂબ જ સહેલું છે તેથી અહીં જો તમે ખરેખર જુઓ છો તો પ્રથમ પ્લોટ કે ગ્રાફ જે આપણે અહીં જોઈએ છીએ તે બેન્ડ સ્ટોપ રીસ્પોન્સ છે બેન્ડ સ્ટોપ રીસ્પોન્સ fL અને fH વચ્ચે છે તે ફ્રીક્વન્સીના આ ચોક્કસ બેન્ડને પસાર થવા દેશે નહીં તેથી આ 3dB પોઇન્ટ છે તો તમે બેન્ડ રિસ્પોન્સ જુઓ આ તમારો VoutVin અથવા તમારો ગેઇન છે આ તમારો પાસ બેન્ડ છે આ તમારો હાઇ પાસ રિસ્પોન્સ છે આ લો પાસ રિસ્પોન્સ છે આ બેન્ડ સ્ટોપ રિસ્પોન્સ છે તેથી હવે આપણે જાણીએ છીએ કે આપણે કેવી રીતે બેન્ડ રિજેક્ટ ફિલ્ટર ડિઝાઇન કરી શકીએ તેથી જો હું આગળની સ્લાઇડ પર જાઉં તો તમારી પાસે ઉકેલ મેળવવા માટે એક ઉદાહરણ છે હું એક ઉદાહરણ આપું છું જેથી જ્યારે આપણે પ્રાયોગિક દૃષ્ટિકોણ પર જઈએ ત્યારે તમે મૂંઝવણમાં ન આવશો અને તમે પહેલેથી જ જાણી શકશો કે આપણે શું કામ કરી રહ્યા છીએ એટલા માટે હું તમને ઉદાહરણો પણ જણાવું છું હવે બેન્ડ રિજેક્ટ ફિલ્ટર માટે આપણી પાસે એક ઉદાહરણ છે 200 હર્ટ્ઝની નીચી કટ ઓફ ફ્રીક્વન્સી અને 800 હર્ટ્ઝની ફ્રીક્વન્સીના હાયર કટ ઓફ સાથે મૂળભૂત વિશાળ બેન્ડ RC બેન્ડ સ્ટોપ ફિલ્ટર ડિઝાઇન કરો તેથી આ fL હશે અને આ fH હશે હવે ભૌમિતિક કેન્દ્રની ફ્રીક્વન્સી 3dB બેન્ડવિડ્થ અને સર્કિટનો Q શોધો ત્રણ બાબતો આપણે શોધવાની છે તેથી બેન્ડ સ્ટોપ ફિલ્ટર માટે સોલ્યુશન ઉપલા અને નીચલા કટ ઓફ ફ્રીક્વન્સી પોઈન્ટ એમ બંને માટે સમાન સૂત્રનો ઉપયોગ કરીને મળી શકે છે જેનો અર્થ છે કે ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને ફ્રીક્વન્સી શોધી શકાય છે f 12πRC હવે બંને ફિલ્ટર્સ માટે કેપેસિટર C નું મૂલ્ય ધારીને C ની બરાબર આપણે 0 1 માઇક્રો ફેરેડે તરીકે ધારી રહ્યા છીએ બે ફ્રીક્વન્સી નિર્ધારિત રેઝિસ્ટર RL અને RH ના મૂલ્યો નીચે મુજબ ગણી શકાય પ્રથમ આપણી લો પાસ ફિલ્ટર વિભાગને જોઈએ જ્યાં f 12πRC બરાબર પછી આપણી પાસે અહીં 200 હર્ટ્ઝ છે અને C આના બરાબર છે તેથી હું 2πRL ના મૂલ્યને મુકુ પણ તે હું જાણતો નથી તેથી હું RL ને C ને બરાબર મૂકી રહ્યો છું જો મારી પાસે આ સૂત્ર છે fL બરાબર 1 ભાગ્યા 2πRLC બરાબર છે તો RL બરાબર 1 ભાગ્યા 2πfLC હુ fL એટલે શું C એટલે શું 2π એટલે શું તે જાણું છું અને તેથી 2π2000 110 6 કારણ કે તે માઇક્રો ફેરાડે છે તેથી જો હું આ વસ્તુનો ઉકેલ લાવુ તો મારી પાસે 8 કિલો ઓહ્મનો લોડ રેઝિસ્ટર હશે તેથી હવે મારી પાસે RL નું મૂલ્ય છે હવે આગળનું સ્ટેપ શું છે મારે RH શોધવાનું છે તેથી RH શોધવા માટે આપણે ફરીથી સૂત્ર પસંદ કરી રહ્યા છીએ જે તે જ સૂત્ર છે જ્યાં f 12πRC છે તેથી જો હું R માપવા માંગુ છું તો RH 12πfHC તેથી અહીં જો હું fH ના બરાબર 800 Hertz લઉ અને હું C નું મૂલ્ય 0 1 માઇક્રો ફરાડે લઉ તો હું આ ત્રણેય વસ્તુઓનો ગુણાકાર કરું છું તો મારી પાસે RH 2 કિલો ઓહ્મ બરાબર છે હવે મારી પાસે RH મૂલ્યો છે મારી પાસે RL મૂલ્યો છે મારે fC શોધવું પડશે તેથી ભૌમિતિક કેન્દ્ર ની ફ્રીક્વન્સી આપણે જાણીએ છીએ કે સૂત્ર fC એ fL ગુણ્યા fHમાં વર્ગમૂળ જેટલી છે fL ની કિંમત 200 આપવામાં આવે છે fH 800 આપવામાં આવે છે સેન્ટર ફ્રીક્વન્સી 400 હર્ટ્ઝ છે બેન્ડવિડ્થ શું હશે બેન્ડવિડ્થ બરાબર fH fL એટલે કે 800 200 600 હર્ટ્ઝ છે બેન્ડવિડ્થ દ્વારા ગુણવત્તા પરિબળ fC તરીકે આપવામાં આવે છે fC 400 હર્ટ્ઝ છે બેન્ડવિડ્થ 60 હર્ટ્ઝ છે હું તેને વિભાજીત કરું છું પછી મને 0 67 અથવા 3 5dB ની કિંમત મળે છે તેથી મુદ્દો એ છે કે જો હું આ બેન્ડ રિજેક્ટ ફિલ્ટરને ડિઝાઇન કરવા માંગુ છું તો મારે બે બાબતો જાણવી જોઈએ જેમા એક fC માટેનું સૂત્ર છે અને બીજું Q માટેનું સૂત્ર છે તેથી જો તમે ઝડપથી આગળના મુદાઓ જોશો તો fL આપવામાં આવે છે જેથી આપણે RL શોધી શકીએ પછી આપણી પાસે fH છે જેમાંથી આપણે આ RH શોધી શકીએ છીએ હવે આપણી પાસે ગુણવત્તા પરિબળ છે અમે fC ભાગ્યા શોધી શકીએ છીએ બેન્ડવિડ્થ આપણે જાણીએ છીએ fC શું છે બેન્ડવિડ્થ શું છે બેન્ડવિડ્થ fH માઇનસ fL છે તેથી કુલ કિંમત છે 600 અને 400 જ્યારે તમે તેમાં કિંમત મુકો છો ત્યારે તમને ગુણવત્તા પરિબળ Q ના મૂલ્ય બરાબર 3 5dB મળે છે તો મિત્રો આ રીતે તમે બેન્ડ રિજેક્ટ ફિલ્ટર પ્રોબ્લેમને હલ કરી શકો છો જે બેન્ડ રિજેક્ટ ફિલ્ટર માટે આપવામાં આવે છે તેથી આપણે અત્યારે અહીં અટકીશું અને આપણે નીચેના મોડ્યુલમાં જોઈએ કે આપણે કેવી રીતે બેન્ડ રિજેક્ટ ફિલ્ટર ડિઝાઇન કરી શકીએ તેથી મેં સૈદ્ધાંતિક ભાગને આવરી લીધો છે નાના સૈદ્ધાંતિક ભાગ આદર્શ રીતે ઉંડાણમાં નથી પરંતુ આપણે જે સમજીએ છીએ તે છે કે આપણે ઓપરેશનલ એમ્પ્લીફાયરનો ઉપયોગ કરીને આ બેન્ડ રિજેક્ટ ફિલ્ટરને ડિઝાઇન કરી શકીએ છીએ તે તમારું સરવાળા કરતા એમ્પ્લીફાયર છે આપણી પાસે બફર હોઈ શકે છે અથવા બફરને બદલે આપણે ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયર અથવા નોન ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયરનો ઉપયોગ કરી શકીએ છીએ તમારી પાસે લો પાસ ફિલ્ટર છે અને પછી હાઇ પાસ ફિલ્ટર સુધારેલ ફેશનમાં છે જેને આપણે સર્કિટમાં જોયું છે જ્યારે આપણે ઇનપુટ લાગુ કરીએ છીએ જો અંતિમ આઉટપુટ અને સરવાળા કરનાર એમ્પ્લીફાયરનું આઉટપુટ કાપાનું એમ્પ્લીફિકેશન કાપા વોલ્ટેજ બરાબર હશે તો ફ્રીક્વન્સી જે નકારવામાં આવે છે અને તે બેન્ડ રિજેક્ટ ફિલ્ટરનું આઉટપુટ છે તેથી હવે આપણે તમારા fL અને fH અને fH fL ની ગણતરી કરીને આ બેન્ડવિડ્થ બદલી શકીએ છીએ તમે Q fC ને બેન્ડવિડ્થ દ્વારા શોધવા માંગો છો જો હું fC માપવા માંગુ છું fC√fLfH અને જો તમે RL અથવા RH માપવા માંગતા હો તો આપણે ફ્રીક્વન્સીનું સૂત્ર શોધી શકીએ છીએ ફ્રીક્વન્સી 12πRC RL માટેના કેસમાં fL1 2πRLC આપણે RL શોધી શકીએ છીએ RH આપણે સમાન સૂત્ર દ્વારા જોઈ શકીએ છીએ અને આપણે RH શોધી શકીએ છીએ તેથી જો તમે આ વસ્તુઓ જાણો છો તો બેન્ડ રિજેક્ટ ફિલ્ટરની ગણતરી કરવી અને ડિઝાઇન કરવી તમારા માટે ખૂબ જ સરળ છે હવે આગળના મોડ્યુલમાં આપણે જોઇશુ કે આને બ્રેડબોર્ડ પર કેવી રીતે લાગુ કરી શકીએ અને જ્યારે આપણે ઇનપુટ વોલ્ટેજ પર અલગ અલગ સિગ્નલ લાગુ કરીએ ત્યારે આઉટપુટ વોલ્ટેજમાં ફેરફાર જોવા દો ત્યાં સુધી તમે કાળજી રાખો આ વસ્તુઓ વાંચો શીખો સમજો અને વીડિયો જુઓ આ વિડિઓ શીખો આ વિડિઓ વાંચો જ્યારે હું કહું છું કે આ વિડિઓ વાંચો તેનો અર્થ શું છે જો હું તમને કોઈ પ્રશ્ન પૂછું જો તમે મૂંઝવણમાં હોવ તો પાછા જાઓ અને ફરી વાંચો તમારે આ વિડીયો જોવો પડશે તમારે વાંચવું પડશે અને તમારે સમજવું પડશે ત્રણેય વસ્તુઓ તમે એક સાથે કરો છો અલબત્ત તમારે બરાબર ધ્યાનથી સાંભળવું પડશે તેથી એકી સાથે ઘણી વસ્તુઓ તમે કરી શકો છો આ NPTEL વીડિયો તમારી જિજ્ઞાસાને સમજીને તમે તેને સર્કિટ પર પરીક્ષણ કરીને ઉકેલી શકો છો તેથી જ હું સર્કિટને ચિત્રમાં મૂકવાનો પ્રયાસ કરી રહ્યો છું જેથી તે તમારા માટે મદદરૂપ થાય તેથી તેની સાથે હું તમને આગલા વર્ગમાં અભ્યાસ માટે મળીશ ત્યાં સુધી તમે કાળજી લો